સેવા કાયદો આપણે આપણી ચર્ચા ચાલુ રાખીશું સેવા કેવી રીતે વિચારે છે અને ઉત્પાદન સેવા પ્રણાલીથી વ્યવસાય માં કેવા ફેરફાર આવી રહ્યા છે તે જોઈશું દાખલા તરીકે એક સરળ ખ્યાલ લો જેને માર્કેટિંગ મિક્સ કહેવામાં આવે છે જે રીતે આગળ આપણે ગ્રાહકો સુધી પહોંચવા માટે સાધનસામગ્રીનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું તેથી અમારી પાસે આ ચાર P નું પ્રખ્યાત ઉત્પાદન હતું જે માળખાકીય અથવા મૂલ્યોના પેકેજના આર્કિટેક્ચરને લગતા તમામ ખ્યાલ હતા જેને આપણે ઉત્પાદન સ્થળ અને સમય કહીએ છીએ જેનો અર્થ થાય છે કે ઉત્પાદનો ગ્રાહક સુધી કેવી રીતે પહોંચ્યા વિતરણ કિંમત અને છેલ્લે પ્રમોશન અને શિક્ષણ પરંતુ આ નવી સેવા કેન્દ્રિત અર્થતંત્ર સેવા પ્રભાવિત અર્થતંત્રમાં ત્રણ નવા ખ્યાલ છે જેને આપણે માર્કેટિંગ મિક્સમાં ઉમેરવાના છે અને તે પ્રક્રિયા ભૌતિક વાતાવરણ અને લોકો છે ઉદાહરણ તરીકે આજે તમે તમારા ઘરે પાર્ટી માટે બહુવિધ ભોજનલાયમાંથી ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે રીતે ખોરાકનો ઓર્ડર કરો છો તે વિશેનો પ્રસંગ ધ્યાને લો હવે આ નવા ઘટકો તેનો અર્થ એ છે કે તમે જે રીતે વ્યવહાર કરો છો તે વ્યવહારની નવી પ્રક્રિયા અને તમે જેમની સાથે વાતચીત કરો છો તેઓને નવી વિચારસરણીની જરૂર છે કારણ કે અગાઉ જ્યારે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જતા હતા ત્યારે તે વ્યવસાય ખાદ્ય અને પીણાના વ્યવસાયના રેસ્ટોરન્ટ માલિકો તેમના લોકોની યોગ્યતા નમ્રતા પ્રતિભાવશીલતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા અને તેઓ રેસ્ટોરન્ટના વાતાવરણ અને વાતાવરણમાં ગ્રાહક સાથે રૂબરૂ વાતચીત કરતા હતા અમુક રીતે જે વર્ચસ્વરૂપે ભૌતિક અને મૂર્ત વિશ્વ પ્રક્રિયાઓ અને ઉકેલોની જાણીતી શ્રેણી હતી પરંતુ આજે જ્યારે આપણી પાસે વર્ચ્યુઅલ મંચ અને વાસ્તવિક પ્રસંગોનું મિશ્રણ તથા એકસાથે એકીકૃત છે જ્યાં ભોજનાલય તમારા ઘરે આવે છે અને કેટલીકવાર તમે ખરેખર ભોજનાલયમાં ખાસ પ્રસંગોનું નિર્માણ કરી શકો છો તેથી સીમાઓનું આ મિશ્રણ અથવા ક્ષણિક નવા પડકારનું નિર્માણ કરે છે અને તે પડકાર એ છે કે ભૌતિક ભોજનાલયના અગાઉના ઉદાહરણમાં ભોજનાલયે પોતાને કેવી રીતે જાહેર કર્યું તે આગળથી કેવી રીતે સંચાલિત કરે છે જ્યાં તે ગ્રાહકના સંપર્કમાં આવે છે અને તે કેવી રીતે નિયંત્રિત કરે છે તે પાછળનો ભાગ છે રસોડું અને બિલિંગ છે અને તે બધું અલગથી વિચારી શકાય છે ભોજનાલયના વ્યવસાયમાં પણ તેને અલગ કરવું મુશ્કેલ હતું પરંતુ ચોકલેટના ઉત્પાદનના વ્યવસાયમાં તમે તદ્દન અલગ કરી શકો છો ચોકલેટના લે વેચમાંથી ચોકલેટનું ઉત્પાદન કે જે લોકો ચોકલેટ બનાવે છે અને જે લોકો ચોકલેટનો ઉપયોગ કરે છે પરંતુ જો તમે આજે આ રીતે વિચારીએ તો આપણે વિવિધ પ્રકારની ઈ સેવાઓ અને પી સેવાઓનો ઉપયોગ કરીએ છીએ જે ભૌતિક સેવાઓ એકસાથે મળીને આપણે કેવી રીતે ભૌતિક ઉત્પાદનોને વર્ચ્યુઅલ ઉત્પાદનો મૂર્ત અને અમૂર્ત તત્વો સાથે મિશ્રિત કરવામાં આવે તો આપણે સમજી શકીશું કે તે લગભગ આજે અશક્ય બની ગયું છે આ વિવિધ વ્યવસ્થાપક કાર્યોને અલગ અલગ બ્લોક્સ તરીકે વિચારવા માટે આપણેકામગીરીની ત્રણ ભૂમિકાઓજેમ કે લે વેચ અને માનવ સંસાધન વ્યવસ્થાપન લોકો ભૌતિક પ્રક્રિયાઓ જોઈશું અને જે રીતે આપણે બંને સુધી પહોંચીએ છીએ અને તેને એક સંપૂર્ણ પધ્ધતિનું નિર્માણ કરવું તથા વ્યવસ્થાપક કાર્યની અલગ કરી શકાય તેવી એકતામાં જોડીએ છીએ હવે આમાં જ્યારે ઉપભોક્તા ઓફરની જટિલ શ્રેણીને જુએ છે જ્યારે કોઈ ગ્રાહક અથવા નાગરિક તેના બાળકો માટે શિક્ષણનો વિચારી કરી રહ્યો હોય તેથી પરીક્ષાની પ્રક્રિયાથી જ હું પોતે શિક્ષણ પ્રક્રિયા વિશે પણ ચર્ચા કરી રહ્યો નથી અને ત્યાં કયા પ્રકારનું સંપૂર્ણ પરિવર્તન થઈ રહ્યું છે કારણ કે તમે અનુભવી શકો છો કે આ જ અભ્યાસક્રમ દ્વારા તમે જે કરી રહ્યા છો હું કોઈ જગ્યાએ છું તમે કોઈ જગ્યાએ છો મેં તેને અમુક સમયે રેકોર્ડ કર્યું છે તમે અન્ય કોઈ સમયે તેમાં ભાગ લઈ રહ્યા છો છતાં આપણે જોડાયેલા છીએ તમે શું વિચારો છો જો તમે ફોરમમાં ભાગ લેશો તો લગભગ મને તરત જ તેની જાણ થઈ જશે તેથી એક તરફ જટિલતા બીજી તરફ શક્યતાઓની વિશાળ શ્રેણી તેથી શિક્ષણ શાળા પછી સારી સંસ્થાની શોધ સારો અભ્યાસક્રમ સ્થાન આ બધામાં હવે ભૌતિક ક્રિયાપ્રતિક્રિયાઓ છે ઇલેક્ટ્રોનિક ક્રિયાપ્રતિક્રિયાઓ છે જેઓ તે કોલેજોમાં પહેલેથી જ અભ્યાસ કરી રહ્યાં છે જેઓ તે વિષયોનો અભ્યાસ કરી રહ્યાં છે તેમના તરફથી ઇનપુટ મળવાની સંભાવના સારી છે વિશાળ સંખ્યામાં પ્લેટફોર્મ્સ સુધી જબરદસ્ત પ્રવેશ આ બાબતોમાંથી વધુ જાણવા માટેનું મંચ કે તમારે ભૌતિકશાસ્ત્રનો કે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો જોઈએ દરેક વિકલ્પમાં કારકિર્દીની સંભાવનાઓ શું છે તમે કેવી રીતે અનુકૂળ છો તો પણ આજે તમે વિવિધ પ્રકારની એપ્લિકેશન અને ઇલેક્ટ્રોનિક સેવાઓમાં શોધી શકો છો આ જટિલતા અને તકો સતત અમને જણાવે છે કે ઉપભોક્તા જ્યારે તેઓ સેવાઓની આ આધુનિક શ્રેણીનું મૂલ્યાંકન કરે છે તેઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની ખાસિયત જુએ છે અને અમે તેમને તપાસ ગુણવત્તા કહી છે જે માહિતીની અને જ્ઞાન ઇનપુટની શ્રેણી છે ગ્રાહક ઉત્પાદનની ખરીદી અથવા સેવા અથવા સંયોજન ગુણવત્તા અનુભવ પહેલા જોશે હવે તેથી શોધ ગુણવત્તા સેવા પ્રદાતા અને સેવા ગ્રાહકના સેવા શોધનાર વચ્ચેના જોડાણ પહેલા થઈ શકે છે પરંતુ ગુણવત્તાનો બીજો પ્રકાર જે અનુભવની ગુણવત્તા છે જે રોકાણની પ્રક્રિયા દરમિયાન થાય છે જેમ કે જ્યારે તમે કોઈ ભોજનાલયમાં જમતા હોવ અને પછી તરત જ વધુને વધુ આપણી પાસે ત્રીજા પ્રકારની ગુણવત્તા ઘણા વ્યવસાયોના રોકાણમાં આગળ આવે છે પરંતુ આપણે તેને વિશ્વસનીય ગુણવત્તા કહીએ છીએ જેમ કે તમારે તમારી મુલાકાતની નોંધ કરવી પડશે નિષ્ણાતની શોધ કરવી પડશે અને તબીબી નિષ્ણાતની મદદ લેવી પડશે કેટલીક સારવાર આપવામાં આવે છે કદાચ તમારી નાની મોટી સર્જરી થઈ હશે પરંતુ આ પછીથી રોકાણની ગુણવત્તા રોકાણના સમયથી રોકાણના પ્રસંગથી ઘણી પાછળથી ખબર પડશે હું આ ત્રણ પ્રકારના ગુણોનો આ પ્રારંભિક તબક્કે શા માટે ઉલ્લેખ કરી રહ્યો છું કારણ કે હું ઈચ્છું છું કે તમે તમારા રોજિંદા અનુભવ તમે દરરોજ કેટલી સેવાઓનો ઉપયોગ કરો છો તેના વિશે વિચાર કરો અને હું ઈચ્છું છું કે તમે આ ત્રણ ગુણવત્તા માપદંડો લાગુ કરો અને તમે તે જોશે કે કયા પ્રકારની સેવા માટે કયા પ્રકારની ગુણવત્તા પ્રબળ હતી અથવા કયા બે સંયોજનો તમને સંતોષ આપે છે જે તમે શોધી રહ્યાં છો આ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે સેવા પ્રક્રિયામાં લોકોને જાણવા માંગતા હો તો આપણે જાણવું પડશે કે તેઓ શું શોધી રહ્યા છે તેથી સેવા સેટિંગમાં ગ્રાહકની નિર્ણય લેવાની પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજવી આવશ્યક છે કારણ કે ત્યાંથી જ બધું શરૂ થાય છે ઉપભોક્તાને ઉપભોક્તા દ્વારા લાવવામાં આવેલ સંસાધનો અને યોગ્યતાઓની જરૂર હોય છે અને તે મૂલ્ય ઉત્પન્ન કરવા માટે પ્રદાતાઓની સંસાધન ક્ષમતાઓ સાથે કેવી રીતે જોડી શકાય છે હંમેશા યાદ રાખવું કે ઉપભોક્તા કાં તો માહિતીની ગુણવત્તા અનુભવની ગુણવત્તા અથવા વિશ્વસનીયતાની ગુણવત્તા શોધી રહ્યા છે તેથી સેવા ઉપભોક્તા અને સેવા પ્રદાતા વચ્ચે વિનિમય અને સહ નિર્માણની પ્રક્રિયાને ગ્રાહકોની જરૂરિયાતની પ્રકૃતિની સમજ દ્વારા માર્ગદર્શન આપવું આવશ્યક છે અમારે અહીં સ્પર્શક મહત્વપૂર્ણ સ્પર્શક મેસલોની જરૂરિયાતોના સ્તરીકરણ પર સંદર્ભ લેવો જોઈએ અને હું તમને ઇન્ટરનેટ પર શોધવા માટે વિનંતી કરીશ કે આ જરૂરિયાતોનું સ્તરીકરણ શું છે અને તે તમને જણાવશે કે કેવી રીતે જ્યારે પણ આપણે કોઈ સંતોષની શોધમાં હોઈએ છીએ જ્યારે પણ આપણે કોઈ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છીએ તે તમારી શારીરિક જરૂરિયાતો ભૂખ પરિપૂર્ણતા અથવા ખૂબ ઠંડી ખૂબ ગરમ પર્યાવરણ સામે રક્ષણ જેવી ખૂબ જ મૂળભૂત જરૂરિયાતો સાથે સંબંધિત હોઈ શકે છે તમારી સંગતની જરૂરિયાત માટે સાથી માણસો સાથે મિત્રતાની જરૂરિયાત માટે તમારી આદર સન્માન ની જરૂરિયાત સાથે આદરની ઓળખ પ્રેમની તમારી જરૂરિયાત અને જરૂરિયાતની રચનાની સમજણ આની સાથે વિવિધ પ્રકારના ગુણોની અમારી સમજણ સાથે સંકળાયેલી હોવી જોઈએ જેની અમે ચર્ચા કરી હતી ઉપભોક્તા સેવા ઉપભોક્તા નિર્ણયો અને સેવાઓના મૂલ્યાંકનની પ્રક્રિયાની આ સમગ્ર રચના વિશેની અમારે સમજવા માટે તેથી મૂળભૂત રીતે અમારી પાસે ચાર બ્લોક્સ છે આ રીતે આપણે ખરેખર ખરીદી કરીએ છીએ અથવા ખરીદીએ છીએ અથવા ભાગ લઈએ છીએ અથવા અસ્થાયી રૂપે અથવા લાંબા સમય માટે ઉપયોગ કરીએ છીએ લગભગ કંઈપણ મૂર્ત અથવા અમૂર્ત અને આ ચાર બ્લોક્સ મૂળભૂત વ્યવસ્થાપન અને માર્કેટિંગ પ્રક્રિયાઓ વિશેની તમારી અગાઉની સમજણથી સારી રીતે જાણકાર છે જ્યાં તમને જરૂર જણાય ત્યાં માહિતી શોધની શરૂઆત થાય છે પછી તમે કેટલીક માહિતી એકત્રિત કરો છો પછી તમે વિકલ્પોનું મૂલ્યાંકન કરો છો પછી તમારી પાસે ખરીદી પ્રક્રિયા અને વપરાશ પ્રક્રિયા અને ખરીદી પછીનું મૂલ્યાંકન હોય છે આ મોડ્યુલને સમાપ્ત કરવા માટે હું આજે આ અભ્યાસક્રમ અને તમામ વ્યવસાયોનું મુખ્ય ધ્યાન રજૂ કરીશ જે વપરાશકર્તા છે અને વપરાશકર્તા પ્રક્રિયામાં શું લાવે છે તેથી તે પહેલાની સરળ ચાર પગલાંની ક્રમિક પ્રક્રિયાને હવે ક્રિયાપ્રતિક્રિયાના પાંચ બ્લોક્સ તરીકે વિચારી શકાય છે અને તે હંમેશા ક્રમિક હોતી નથી પરંતુ સમજવું સૌથી અગત્યનું એ છે કે આજે આપણે સમજીએ છીએ કે વ્યવસાય તરીકે અમે અમારા વ્યવસાય ઉત્પાદનો અને સેવાઓ વિશે જે રીતે માહિતી પ્રદાન કરીએ છીએ સેવા ઉપભોક્તાને વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે અમે મદદ કરીશું ખરીદીની પ્રક્રિયા ખરીદી પછીનું મૂલ્યાંકન આ બધું વપરાશકર્તા આ જોડાણ પ્રક્રિયામાં શું લાવે છે તેના સંદર્ભમાં વિચારવું આવશ્યક છે તેમના મૂલ્યો અને વલણો તેમની રીતભાત અને રીતરિવાજો તેમની સૌંદર્ય શાસ્ત્ર રંગ લાગણી નિર્માણ શિક્ષણ સામાજિક યોગ્યતા કે જે કેન્દ્રિય બ્લોક છે નહીં અમે શું કરીએ છીએ પરંતુ તમે જે ગ્રાહકના વિભાગને સંબોધિત કરી રહ્યાં છો તેને સમજીને મધ્યમાં આવેલા લીલા બ્લોકથી શરૂઆત કરો તમે જે જરૂરિયાતોને પૂર્ણ કરવા માંગો છો અને પછી તમે તે અન્ય બ્લોક્સમાં વધુ ઊંડે સુધી વિચારશો અને પછી આ પાંચ બ્લોક્સનો સંયુક્ત પધ્ધતિ તરીકે પુનર્વિચાર કરો